આ અભ્યાસક્રમના છેલ્લા મોડ્યુલમાં પ્રિય સહભાગીઓનું સ્વાગત છે અગાઉના મોડ્યુલ માં આપણે બોડી લેંગ્વેજ ના અભ્યાસમાં એક ઉભરતા વિસ્તારને જોયો હતો અને તે ડિજિટલ બોડી લેંગ્વેજ હતુ આજે આપણે બે અન્ય ઉભરતા વિસ્તારોને જોઈશું જે ગસ્ટોરિક્સ તરીકે ઓળખાય છે અને બીજું આંતરવ્યક્તિત્વ સંચાર માં મૌન કેવી રીતે સંચાર કરે છે તેનો અભ્યાસ 0053 ગસ્ટોરિક્સ ખોરાક અને સ્વાદના અભ્યાસ રજૂ કરે છે તે જુએ છે કે સ્વાદ આપણા બેગ્રાઉંડ આપણી પસંદગીઓ આપણા સાંસ્કૃતિક બેગ્રાઉંડ વગેરે વિશે વિવિધ સંદેશાઓને કેવી રીતે સંચાર કરી શકે છે વ્યાવસાયિક સંદર્ભમાં સરળ રીતે ખોરાકને અસ્તિત્વના સાધન તરીકે જોઈ શકાતું નથી આંતર સાંસ્કૃતિક કોમ્યુનિકેશન ને સમજવું અગત્યનું છે અને તેથી જ ડાયસ્પોરા વિવેચનામાં પણ તેને અગત્યનું સ્થાન આપવામાં આવ્યું છે જ્યારે આપણે ખોરાકના મહત્વને કોમ્યુનિકેશનના સાધન તરીકે જોઈએ છીએ ત્યારે આપણે તે લોકોનો ઉલ્લેખ કરવો પડશે જેમણે સાંસ્કૃતિક અભ્યાસોના ક્ષેત્રમાં આ વિચારની શરૂઆત કરી હતી હું રોલેન્ડ બાર્થેસનો સંદર્ભ લઈશ જેમણે ટિપ્પણી કરી છે કે ખોરાક એક પરિસ્થિતિ છે અને તે આપણી સંસ્કૃતિ સાથે નજીકથી સંબંધિત છે હું નેવાના સ્ટેજિકના એક ખૂબ જ રસપ્રદ લેખનો સંદર્ભ લઈશ તેના લેખનું શીર્ષક અન્ડરસ્ટેન્ડિંગ કલ્ચર ફૂડ એઝ અ મીન્સ ઓફ કૉમ્યૂનિકેશન Understanding Culture Food as a Means of Communication આ લેખમાં તેણીએ ક્લાઉડ લેવી સ્ટ્રોસ અને મેરી ડોગ્લાસને ટાંક્યા છે જે સૂચવે છે કે આપણે ખોરાકને એ રીતે સમાન પ્રણાલીઓને વળગીને જોઈ શકીએ છીએ જે રીતે ભાષાને એક સાંસ્કૃતિક ઉપજ તરીકે જોઈએ છીએ ખોરાક અને ભાષા વચ્ચે સમાનતા સરળતાથી સમજી શકાય છે કારણ કે ખોરાક પણ એક માહિતી છે જે સામાજિક સંબંધો અને સાંસ્કૃતિક બેગ્રાઉંડ વિશેની પેટર્ન વ્યક્ત કરે છે 0228 હું આ લેખમાંથી ટાંકું છું આપણે શું ખાઈએ છીએ આપણે તેને કેવી રીતે પ્રાપ્ત કરીએ છીએ કોણ તેને તૈયાર કરે છે કોણ ટેબલ પર છે કોણ પ્રથમ ખાય છે તે કોમ્યુનિકેશનનું એક સ્વરૂપ છે જે અર્થમાં સમૃદ્ધ છે માત્ર શરીરને પોષણ આપવા ઉપરાંત આપણે શું ખાઈએ છીએ અને કોની સાથે ખાઈએ છીએ તે વ્યક્તિઓ સમુદાયો અને દેશો વચ્ચેના સંબંધોને પ્રેરણા આપી અને મજબૂત બનાવી શકે છે તેથી ઘરેલું કામથી ભોજનની તૈયારી અને ભોજનને પીરસવું એ વ્યાવસાયિક કોમ્યુનિકેશનના ક્ષેત્રમાં પ્રવેશ કર્યો છે અને આપણે બપોરના ભોજન દરમિયાન કોફી બ્રેક વગેરે દરમિયાન યોજાયેલી ઘણી બેઠકો જોઈએ છીએ અને તેથી ખોરાક એ કોમ્યુનિકેશનનું એક સાધન છે જે અન્ય બાબતોમાં આપણો મોભો બતાવે છે કે આપણે કેવી રીતે મંગાવીએ છીએ અને આપણે આપણી ખાદ્ય ચીજોની પસંદગી કેવી રીતે કરીએ છીએ તેના દ્વારા અન્ય લોકો પ્રત્યેનું આપણું વલણ સંચારિત કરવા માંગીએ છીએ ઔપચારિકતાના સ્તર કે જે આપણે આપણા સંવાદમાં જાળવી રાખવા માંગીએ છીએ તે પણ ખોરાક અને તેની સાથે જોડાયેલી પ્રથાઓની મદદથી સંચારિત કરી શકાય છે તે જ સમયે ખોરાક આપણને આપણા વ્યાવસાયિક સંવાદોના ભાગરૂપે ચોક્કસ વાતાવરણ બનાવવામાં મદદ કરે છે તે પરંપરા આવકારની ભાવનાનો પણ સંચાર કરે છે અને એ હકીકતથી કે આપણે કોઈ વ્યક્તિની સંભાળ રાખીએ છીએ અથવા આપણે ફક્ત અન્ય વ્યક્તિ સાથે ઔપચારિક પદ જાળવી રાખવા માંગીએ છીએ સરળતાથી એ ગાઢ સંબંધ રજૂ કરી શકે છે તેથી આપણે સમજવું પડશે કે ખોરાક આનંદ અને પ્રશંસાનું વલણ સૂચવે છે તેમજ નારાજગી દુશ્મનાવટ અથવા છુપાયેલી ચેતવણી પણ સૂચવે છે આ કારણોસર આપણે જોઈએ છીએ કે ખોરાક સંબંધિત અભ્યાસો ઝડપથી બિન મૌખિક સંદેશાઓનો એક ભાગ બની રહ્યા છે તેથી આ સંદર્ભમાં જે મહત્વનું બને છે તે એ છે કે ખોરાક આપણને એક્ઝેટ શું સંચારિત કરે છે અને બીજું આપણે સંદેશાને કેવી રીતે સમજીએ છીએ ખોરાક બહુપરીમાણીય છે તે આપણને આકાર આપે છે તે આપણી ઓળખને આકાર આપે છે તે આપણા સામાજિક મૂલ્યોને આકાર આપે છે તે આપણી સાંસ્કૃતિક વૃદ્ધિનો એક ભાગ છે આપણે શું ખાઈએ છીએ અને કેવી રીતે ખાઈએ છીએ તે વ્યક્તિ તરીકે આપણે કોણ છીએ તેનો એક આવશ્યક ભાગ છે તે જ સમયે શબ્દો અને છબીઓમાં સાહિત્યમાં આપણા રોજિંદા સંવાદમાં ફોટોગ્રાફ્સ કે જે આપણે સોશિયલ મીડિયા વગેરે પર શેર કરીએ છીએ તેમાં ખોરાક કેવી રીતે પ્રસ્તુત થાય છે તે પણ મહત્વનું છે ઉદાહરણ તરીકે અત્યારે કોફી પોષણ માટે લેવાતા પીણા કરતાં બ્રેક લેવાના વિચાર સાથે વધુ સંકળાયેલ છે આ સંકેતોને કારણે આપણે સરળતાથી કહી શકીએ છીએ કે બિન મૌખિક કોમ્યુનિકેશનનું આ પરિમાણ ઓછામાં ઓછું એટલું જ મહત્વનું છે જેટલાં આપણે આપણા ડ્રેસ રંગ સંહિતા વગેરે દ્વારા પ્રાપ્ત થતા તે આપણને સામૂહિક આત્મસન્માન અને જૂથ એકતા પ્રાપ્ત કરવામાં પણ મદદ કરે છે 0543 ખોરાક અને આપણી પસંદગીના સંદર્ભમાં આપણી પસંદગીઓ એક જ સંસ્કૃતિમાં આંતરવ્યક્તિત્વ સંવાદમાં કેટલાક સંકેતો ક્રોસ સાંસ્કૃતિક પરિસ્થિતિઓની સમજૂતીની જેમ જ સૂચવે છે તેઓ સરળતાથી વર્ગ સૂચવે છે ઉદાહરણ તરીકે પિઝા પર ખાસ ટોપિંગ ઇટાલીનો સ્વાદ સૂચવે છે જ્યારે સુપરમાર્કેટ માં ફ્રોઝન પિઝા મંગાવવો એ ઝડપી અને સસ્તું ઘરેલું ભોજન સૂચવે છે તે જ સમયે તે સામાજિક અને સાંસ્કૃતિક પસંદગીઓ પણ સૂચવે છે ઉદાહરણ તરીકે જાપાની લોકો દ્વારા સીવીડ ને પ્રોટીનના સ્ત્રોત તરીકે પસંદ કરવામાં આવી શકે છે પરંતુ અમેરિકન લોકો પાસે સમાન પસંદગી હોવી જરૂરી નથી કેટલાક લોકો આશ્ચર્ય પામી શકે છે કે પશ્ચિમી સંસ્કૃતિઓમાં ઉદાહરણ તરીકે અમેરિકામાં કોબ પર મકાઇ ખાવામાં આવે છે જ્યારે ચીનમાં તેને મૂળભૂત રીતે ઘરેલું પ્રાણીઓનો ખોરાક માનવામાં આવે છે તે જ સમયે રાષ્ટ્રીય સ્વાદ પણ તે ખાદ્ય પદાર્થોમાંથી પ્રતિબિંબિત થાય છે જે લોકપ્રિય રીતે ઉપયોગમાં લેવાય છે આપણને જાણવા મળે છે કે વિવિધ પ્રકારના અમેરિકન ખોરાકમાં ખાંડ હોય તે સામાન્ય છે બીજી બાજુ ફ્રાન્સમાં ખાંડની ખાદ્ય ચીજોની તૈયારીમાં સમાન ભૂમિકા નથી તેથી ખોરાક એ વિકસતો દ્રષ્ટિકોણ છે તે જ સમયે તે વ્યક્તિના સામાજિક અને સાંસ્કૃતિક સ્થાપન વિશે આપણને નોંધપાત્ર રીતે જણાવીને અન્ય લોકોની વાતચીત પેટર્ન્સનું વિશ્લેષણ કરવામાં મદદ કરે છે 0722 ખોરાકની સાર્વત્રિક જરૂરિયાત વ્યક્તિઓ અને જૂથોને એકબીજા સાથે જોડે છે સમયની સાથે તેની પસંદગીઓ અને શાસન બદલાય છે સમય જતા આપણે જોઇએ છીએ કે સંસ્કૃતિઓમાં પસંદગીઓ બદલાતી રહે છે અને આ ફેરફારો મહત્વપૂર્ણ સંદેશો આપે છે ઉદાહરણ તરીકે તેઓ આપણને દેશના ઐતિહાસિક વિકાસ ભૌગોલિક પ્રદેશો વિશે જણાવે છે જ્યાં ચોક્કસ ખાદ્ય પદાર્થને પ્રાધાન્ય આપવામાં આવે છે અને શા માટે તે જ સમયે તે આપણને સમાજોની અંદર અને તેમાં સ્થળાંતર વિશે સંકેતો આપે છે અને ધીમે ધીમે આપણે જોઇએ છીએ કે ખોરાક આપણી રાષ્ટ્રીય ઓળખનું પ્રતિબિંબ પણ બને છે તે જ સમયે આપણે જોઇએ છીએ કે ખોરાક અનિવાર્યપણે ધાર્મિક વિધિઓ અને સંસ્કૃતિ સાથે જોડાયેલ છે ધાર્મિક વિધિને પ્રતીકાત્મક રીતે પ્રભાવિત કરવા અથવા ગંભીર જીવનમાં ભાગ લેવા માટે યોગ્ય પેટર્નવાળી વર્તણૂકના સ્વૈચ્છિક પ્રદર્શન તરીકે વ્યાખ્યાયિત કરી શકાય છે ધાર્મિક વિધિઓ જેમાં ખોરાકનો સમાવેશ થાય છે તે આપણી દિનચર્યાના ખૂબ જ મહત્વપૂર્ણ પાસાં છે અને આપણા જીવનમાં નોંધપાત્ર પગલાં છે ઉદાહરણ તરીકે આપણો જન્મદિવસ આપણા તહેવારો લગ્ન રજાઓ અંતિમવિધિઓ એક ખાસ પ્રકારના ખોરાકની તૈયારી અને તે કેવી રીતે પીરસવામાં આવે છે તેની સાથે સંકળાયેલા છે ધાર્મિક વિધિઓના સંદર્ભમાં ખોરાક ઘણીવાર તેના જીવન પ્રેમ સુખ અને દુઃખની અભિવ્યક્તિઓમાં રહે છે અમને લાગે છે કે સંસ્કૃતિના પ્રતિનિધિત્વ તરીકે ખોરાકનું આ પાસું તેમજ સંબંધોમાં આપણી ભાવનાત્મક પસંદગીઓને વિવિધ પ્રકારના માધ્યમોમાં દર્શાવવામાં આવી છે હું ખાસ કરીને એક લોકપ્રિય ફિલ્મ નેમેસેક માં તેના ચિત્રણનો ઉલ્લેખ કરીશ આ ફિલ્મમાં આપણને જોવા મળે છે કે ગોગોલની બદલાતી પસંદગીઓ તેના પિતાના અચાનક મૃત્યુ પછી ચોક્કસ પ્રકારના ખોરાકની પસંદગીમાં પ્રતિબિંબિત થાય છે તેથી સંસ્કૃતિ તરીકેનો ખોરાક પરંપરા અને ગમગીની સાથે સંબંધિત છે તે સૌંદર્ય શાસ્ત્રની ઓળખ અને વિશિષ્ટતાના અલંકારિક ભંડાર સાથે પણ સંકળાયેલ છે ચીજવસ્તુ તરીકે ખોરાક લોકો દ્વારા વપરાશ સાથે સંબંધિત છે તેમજ તે ચોક્કસ ઉદ્યોગ સાથે સંકળાયેલ છે અને તે જ સમયે આપણે જોઇએ છીએ કે જ્યાં સુધી વિવિધ સાંસ્કૃતિક વાતાવરણમાં જગ્યા જેંડર સંબંધિત છે તે એક મહત્વપૂર્ણ સંદેશ છે ઉદાહરણ તરીકે જો ખોરાકની તૈયારી કોઈ ચોક્કસ જેંડર સાથે જોડાયેલી હોય તો તે જગ્યા પણ તે જેંડર દ્વારા જ કબજે કરવામાં આવે છે વિવિધ સંસ્કૃતિઓમાં ઘરેલું રસોડું એક ઉદાહરણ તરીકે લઈ શકાય છે જે ફક્ત મહિલાઓ દ્વારા સંચાલિત થઈ શકે છે અને પુરુષો આ જગ્યામાં પ્રવેશવાનું પસંદ કરતા નથી 1030 બોડી લેંગ્વેજના અભ્યાસમાં આપણી પાસે ખોરાકમાંથી જે અર્થો છે તે મહત્વપૂર્ણ છે કારણ કે તે આપણને કોઈપણ વ્યવસાયિક પરિસ્થિતિઓમાં માનવશાસ્ત્ર સમાજશાસ્ત્રીય અને મનોવૈજ્ઞાનિક વ્યવસ્થા સાથે વિવિધ જોડાણો આપે છે આ પાસાઓ ખોરાક સંચાર અને ખોરાકના પ્રતિનિધિત્વમાં પણ સ્પષ્ટ રીતે ઉભરી આવે છે બંને લેખિત અને પ્રતિમાના લખાણમાં ટીવી પર ફિલ્મોમાં લોકપ્રિય સાહિત્ય અને સમૂહ મીડિયામાં આપણને લાગે છે કે બોડી લેંગ્વેજની આપણી સમજણની દ્રષ્ટિએ ખોરાકને એક મહત્વની ચાવી તરીકે સ્વતંત્ર ભાષા તરીકે અર્થઘટન કરવાનું શરૂ કર્યું છે જેમ આપણા પહેરવેશની આપણે જે સુગંધ પહેરીએ છીએ જેમ આપણે આપણા શરીર પર એસેસરીઝ રાખીએ છીએ જે રીતે આપણે આપણા ખોરાકને ખાવાનું પસંદ કરીએ છીએ વગેરે પણ એક ભાષા બની ગઈ છે જેને આજના વિશ્વમાં સમજવું અગત્યનું છે કોમ્યુનિકેશન અભ્યાસોના પરિપ્રેક્ષ્યમાં અર્થની રચનામાં ખોરાક એક મહત્વપૂર્ણ પ્રતીક તરીકે આવતુ રહ્યું છે વ્યાવસાયિક સેટિંગ્સ માં ખોરાક પ્રતીકાત્મક રીતે વાતચીત પ્રણાલી તરીકે કાર્ય કરે છે જેના દ્વારા આપણે અન્ય લોકો સાથે આપણા અર્થો બનાવીએ છીએ પ્રબંધ કરીએ છીએ અને શેર કરીએ છીએ ગેસ્ટ્રોનોમિક પરંપરા સંસ્કૃતિ પર આધારિત છે અને તે સાંસ્કૃતિક તફાવતો વિશે શીખવા માટે એક અનિવાર્ય સાધન છે કાર્યસ્થળ પર આજની બહુસાંસ્કૃતિક ગોઠવણીમાં આ સમજણ પણ મહત્વની બની ગઈ છે 1206 તે જ સમયે આપણે જોઈએ છીએ કે ખોરાક અને ખોરાક સંબંધિત છબીઓ આપણા પ્રદેશ અને રાષ્ટ્રીય ઓળખના ખ્યાલ સાથે મજબૂત રીતે સંબંધિત છે અને તેથી ખોરાક વિશે વાત કરવી અથવા ખોરાક વિશે લખવું અથવા ખોરાક સાથે સંબંધિત વિવિધ છબીઓનું પ્રતિનિધિત્વ આંતરરાષ્ટ્રીય સંદર્ભમાં મહત્વપૂર્ણ સાંસ્કૃતિક મુદ્દાઓ ઉભા કરે છે તે આપણને સંસ્કૃતિના જીવન પ્રત્યેના અભિગમ અને ચોક્કસ સંસ્કૃતિમાં શું મૂલ્યવાન છે તે વિશે પણ જણાવે છે સંસ્કૃતિ આદતો ધાર્મિક વિધિઓ અને પરંપરાઓ વિશેની આપણી સમજણ જે કાર્યકારી વ્યવસાયીને બનાવે છે તે ખોરાક દ્વારા અને તેને આપણા દ્વારા જે રીતે માનવામાં આવે છે તેના દ્વારા સંશોધન કરી શકાય છે બોડી લેંગ્વેજનું આ પાસું હવે આપણા માટે મહત્વનું છે આ ઉભરતા વિસ્તાર વિશે રસપ્રદ અન્ય એક પાસું એ છે કે ખોરાક સાથે સંકળાયેલ કોમ્યુનિકેશન રોજિંદા છે અને તેથી તે એનવીસીના સંદર્ભમાં વધુને વધુ સાહિત્યિક ટીકા અને કોમ્યુનિકેશન અભ્યાસનો એક ભાગ બની રહ્યો છે આગળ આપણે કહી શકીએ કે વૈશ્વિક ગામ અને આંતરજાતીય કાર્યસ્થળોના વિચારથી આ સંવેદનશીલતાને લગભગ આવશ્યક કુશળતા બનાવી છે જે આજે વ્યાવસાયિકો પાસે હોવી જોઈએ 1331 હવે પેરાલેંગ્વેજ ઉપરાંત આપણે જોઇએ છીએ કે એનવીસીના ભાગ રૂપે મૌનનો પણ અભ્યાસ કરવામાં આવી રહ્યો છે મૌનને શબ્દો અથવા કોઈ સંબંધિત અવાજની ગેરહાજરી તરીકે સમજી શકાય છે છતાં મૌન જે રીતે આપણા અર્થોનું પ્રતિનિધિત્વ કરે છે તે ખૂબ જ સૂક્ષ્મ છે અને છતાં તે પડઘો પાડે છે ઘણીવાર આપણે જોઈએ છીએ કે અમુક સમાજ અને સંસ્કૃતિઓમાં તે શાણપણ સાથે સંકળાયેલ હોઈ શકે છે મૌનનો અર્થ નકારાત્મક અથવા સકારાત્મક હોઈ શકે છે તે એક મૂંઝવણભર્યા વિરામ માટે એક ત્રાસદાયક પરિસ્થિતિ હોઈ શકે છે એક લાંબો વિરામ જ્યારે વક્તા ઇરાદાપૂર્વક શબ્દોને પાછળ રાખે છે બીજી બાજુ સકારાત્મક મૌન આત્મવિશ્વાસ અન્ય લોકો માટે આદર વ્યક્તિ શું વિચારે છે તેના પર ધ્યાન કેન્દ્રિત કરે છે તેવું સૂચવે છે અને તે જ સમયે પરિપક્વતા સૂચવે છે કે વ્યક્તિને કંઈક કહેવા કરવાની ઉતાવળ નથી ત્યાં સાંસ્કૃતિક તફાવતો પણ છે આપણા કોમ્યુનિકેશનના ભાગ રૂપે મૌનને વાંચવું જોઈએ હું એડવર્ડ ટી હોલના સંશોધનોનો ઉલ્લેખ કરીશ આપણે પેરાલેંગ્વેજના આપણા અભ્યાસમાં પણ આ સંશોધકોનો ઉલ્લેખ કર્યો છે એડવર્ડ ટી હોલે ટિપ્પણી કરી છે કે અમુક સમાજમાં અને તેમણે અમેરિકન અને બ્રિટીશ સમાજોના ઉદાહરણ આપ્યા છે જ્યાં શબ્દો મહત્વના છે તેથી તેમના મતે અમેરિકન અને બ્રિટીશ સમાજો શબ્દ સંસ્કૃતિ છે જ્યારે અન્ય ઘણા સમાજો છે જે ખુલ્લા બિન મૌખિક સંકેતો અને ચિહ્નો પર વધુ આધાર રાખે છે જેમાં મૌન પણ શામેલ છે સાંસ્કૃતિક તફાવતોને સમજવા ઉપરાંત આ સંદર્ભની આપણી સમજણ પણ મહત્વની છે જેથી અર્થની સંપૂર્ણતા સીધી રીતે સમજી શકાય 1524 જ્યારે બોડી લેંગ્વેજના કેટલાક પાસાઓ આક્રમક હોઈ શકે છે અને હિંસક સ્વભાવ સૂચવી શકે છે હાથની કેટલીક હલનચલન અમુક મુદ્રાઓ ચહેરાના અમુક હાવભાવ હોઈ શકે છે જે ધમકીભર્યા અને ભયજનક હોઈ શકે છે તેની સરખામણીમાં મૌનને આવશ્યકપણે અહિંસક કોમ્યુનિકેશન માનવામાં આવે છે ભલે તે નકારાત્મક અર્થ સૂચવે પરંતુ તેમાંથી હિંસા ક્યારેય નથી જો આપણે મૌનના સકારાત્મક અર્થઘટનો પર નજર કરીએ તો સામાન્ય રીતે આપણે તેને બોલતી અન્ય વ્યક્તિ પ્રત્યે આદરની નિશાની તરીકે અથવા મૌન રહીને અન્ય વ્યક્તિના વિકલ્પમાં રહેવાની ઇચ્છા તરીકે અર્થઘટન કરીએ છીએ તે જ સમયે જો બોલનાર જવાબ કેવી રીતે બનાવવો તેના પર ધ્યાન કેન્દ્રિત કરવા માંગે છે તો પણ બોલનાર થોડી સેકંડ માટે મૌન રહેવાનું પસંદ કરી શકે છે તે આપણને આપણા જવાબનું યોગ્ય આયોજન કરવામાં મદદ કરી શકે છે આંતરવ્યક્તિત્વ ક્રિયાપ્રતિક્રિયામાં આપણને લાગે છે કે પ્રેક્ષકોને નિયંત્રિત કરવા માટે તેનો ઉપયોગ ખૂબ અસરકારક વ્યૂહરચના તરીકે થઈ શકે છે તે તે મુદ્દાઓ પર ભાર મૂકે છે જે વ્યક્તિએ તેના મૌન પછી બોલવાના હોય છે અને આ સંદર્ભમાં તેને પેરાલેંગ્વેજના એક ખાસ પાસા સેશૂરા સાથે જોડી શકાય છે જેની આપણે અગાઉ ચર્ચા કરી છે તે જ સમયે આપણું મૌન અન્ય વ્યક્તિને પ્રવચનના પ્રકારો અને વાતચીતની શૈલીમાં તફાવતને ચિહ્નિત કરવામાં મદદ કરી શકે છે પછી ભલે તે પ્રશ્ન હોય કે આશ્ચર્યજનક અભિવ્યક્તિ પરંપરાગત રીતે મૌનનો પૂર્વીય સંસ્કૃતિઓમાં આદર કરવામાં આવે છે અને તે મૂલ્યવાન છે તે જ સમયે તે ચોક્કસ નકારાત્મક અર્થઘટન સાથે પણ સંકળાયેલ છે ખાસ કરીને તે સંસ્કૃતિઓમાં જ્યાં શબ્દો મહત્વના મૌન છે તે ઘણીવાર ક્ષુદ્ર બાબતોમાં જૂઠું બોલીને સત્યને છુપાવવા સાથે સંબંધિત છે સંવાદ દરમિયાન અન્ય વ્યક્તિને અણધારી પ્રતિક્રિયા આપવામાં નિષ્ફળતાને અયોગ્યતા દુશ્મનાવટ અથવા મૂંગાપણાના સંકેત તરીકે પણ અર્થઘટન કરવામાં આવે છે કોમ્યુનિકેશન દરમિયાન લાંબા સમય સુધી મૌન અસરકારક સાધનમાં પણ હોય છે અને વિવિધ પરિસ્થિતિઓમાં અન્ય વ્યક્તિને વધારાની માહિતી શેર કરવા માટે ઉપયોગ કરી શકાય છે ઉચ્ચ અને ગૌણ વચ્ચેના સંવાદમાં આ એક ખૂબ જ અસરકારક વ્યૂહરચના છે તે વિચારશીલતા ક્યારેક ખચકાટ દર્શાવે છે અને કોઈપણ રીતે અન્ય વ્યક્તિને તમને વધુ માહિતી આપવા પ્રોત્સાહિત કરે છે 1808 અગાઉના મોડ્યુલમાં મેં તમારી સાથે બિન મૌખિક કોમ્યુનિકેશનના વિવિધ પાસાઓની ચર્ચા કરી છે બોડી લેંગ્વેજના આપણા મૂલ્યાંકનમાં કેટલીક મર્યાદાઓ છે જેને આપણે સમજવાની છે અને સાથે સાથે અમુક સીમાઓ પણ છે જેમાં બોડી લેંગ્વેજ અંગેની આપણી સમજણ કામ કરવી જોઈએ બોડી લેંગ્વેજ હંમેશા સાંસ્કૃતિક રીતે નિશ્ચિત છે અને તેથી મારી બધી ચર્ચાઓમાં મેં અર્થઘટનોમાં સાંસ્કૃતિક તફાવતો દર્શાવવાનો પ્રયત્ન કર્યો છે વર્ણ અને જેન્ડર વિશેની આપણી સમજ પણ સંસ્કૃતિને લગતી છે અને ઘણીવાર આંતરજાતીય અથવા ક્રોસ જેન્ડર પરિસ્થિતિઓમાં કેટલીકવાર આપણે કોઈ વ્યક્તિને જવાબ આપવાને બદલે વર્ગોમાં પ્રકારો પર આધાર રાખવાનું વલણ ધરાવી શકીએ છીએ આપણા વ્યક્તિગત સંવાદોમાં પણ તે બાબત માટે કોઈપણ વ્યાવસાયિક સંવાદમાં તે ઘણીવાર સંદર્ભ જૂથ માન્યતાઓ અથવા જ્ઞાનાત્મક વિસંગતતા તરીકે ઓળખાતા પરીણામો આપે છે તે આપણા કોમ્યુનિકેશનમાં પક્ષપાત બની જાય છે સંદેશની અસરકારક સમજણમાં અવરોધ બની જાય છે અને તેથી તે મહત્વનું છે કે આપણા કોમ્યુનિકેશનમાં આપણે કોઈ પણ સમજણ પર આધાર ન રાખીએ જે વધુ અસ્પષ્ટ છે ઉદાહરણ તરીકે આપણે કોઈ ચોક્કસ વર્ગને ચોક્કસ પ્રકારના વર્તન સાથે સાંકળી શકતા નથી આપણે જેન્ડરને પણ ચોક્ક્સ લાક્ષણિકતાઓ અને લક્ષણો ધરાવતા હોવા સાથે સાંકળી શકતા નથી આ જનર્લાઈઝેશન બોડી લેંગ્વેજની કોઈપણ વ્યાવસાયિક સમજણનો ભાગ ન હોવો જોઈએ ત્યાં વિવિધ સંશોધકો પણ હતા જેમાં બોડી લેંગ્વેજની દ્રષ્ટિએ જેંડર પસંદગીઓમાં તફાવત કરવામાં આવ્યો હતો સાવધાનીપૂર્વક મેં તેને ટાળવાનો પ્રયત્ન કર્યો છે કારણ કે મને લાગે છે કે આપણે તે કામના સ્થળોની દિશામાં સતત અને ખુશીથી આગળ વધી રહ્યા છીએ જ્યાં આ તફાવતો હવે મહત્વના નથી તેથી અન્ય ક્રિયાપ્રતિક્રિયાઓ કરનારની બોડી લેંગ્વેજનું અર્થઘટન કરવાના સંદર્ભમાં રૂઢિચુસ્તતાની આદત હંમેશા ટાળવી જોઈએ બોડી લેંગ્વેજનું મહત્વ ઘણીવાર અન્ય વ્યક્તિના મૂલ્યાંકનમાં ટિપ્પણી તરીકે કરવામાં આવે છે અને તેથી આપણી બોડી લેંગ્વેજને હકારાત્મક રીતે પ્રદર્શિત કરવી આપણા માટે મહત્વપૂર્ણ છે 2041 આપણા વ્યાવસાયિક વિશ્વમાં બોડી લેંગ્વેજના મહત્વ વિશે આપણે બધા પરિચિત છીએ સકારાત્મક બોડી લેંગ્વેજ રસ નિખાલસતા ઉત્સાહ સૂચવે છે અને કોમ્યુનિકેશન પણ ઘનિષ્ઠ બનાવે છે બીજી બાજુ નકારાત્મક બોડી લેંગ્વેજ વ્યાવસાયિક છબીને નબળી પાડે છે અને તે જ સમયે જેમ સંશોધકોએ નિર્દેશ કર્યો છે તે આપણા મૂડ પર આપણા તણાવના સ્તર પર નકારાત્મક અસર કરે છે આખરે સ્વાભિમાનમાં ઘટાડો થાય છે અને તેથી સકારાત્મક બોડી લેંગ્વેજ શીખવું અને તેની સાથે સંકળાયેલા નકારાત્મક પાસાઓને નિયંત્રિત કરવું મહત્વપૂર્ણ છે આપણી બોડી લેંગ્વેજને નિયંત્રિત કરવાનો અર્થ એ નથી કે આપણે અન્ય લોકો પ્રત્યેના આપણા વર્તનમાં ભ્રામક બનવાનું શીખવું પડશે આપણે યાદ રાખવું જોઈએ કે આપણી બોડી લેંગ્વેજથી આપણે જૂઠું બોલી શકતા નથી 2 મિનિટમાં અન્ય વ્યક્તિ સરળતાથી જોઈ શકે છે કે શું આપણે નકલી સકારાત્મક બોડી લેંગ્વેજ બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ પરંતુ આપણી બોડી લેંગ્વેજના ઘણા પાસાઓ જૂની આદતો જેવા છે અને તેથી આપણે આ ટેવોને શીખી શકીએ છીએ અને કાઇનેસિક્સ સંચાર સાથે સંકળાયેલા વધુ સકારાત્મક પાસાઓ શીખી શકીએ છીએ તેમ છતાં આપણી બોડી લેંગ્વેજ મુખ્યત્વે અચેતન છે આપણે અમુક નકારાત્મક ટેવોને ઓળખી શકીએ છીએ અને બોડી લેંગ્વેજના વધુ સકારાત્મક પાસા દ્વારા તેને બદલવાનું શીખી શકીએ છીએ 2214 નવીનતમ વૈજ્ઞાનિક સંશોધકોએ બોડી લેંગ્વેજ અને આપણી સ્વછબી વચ્ચે ગાઢ સંબંધ દર્શાવ્યો છે જે સૂચવે છે કે આપણી બોડી લેંગ્વેજ બદલીને આપણે આપણી વિચારસરણી પણ બદલી શકીએ છીએ તે નોંધવું રસપ્રદ છે કે આ જાગૃતિ સાહિત્યિક સામગ્રીમાં અસ્તિત્વમાં છે આ વૈજ્ઞાનિક સંશોધકો પહેલા પણ સાહિત્યિક વિવેચનામાં આપણે ફોકોલ્ટ ને તેમના શક્તિના વિશ્લેષણ માટે યાદ રાખીએ છીએ જે મૂળભૂત રીતે શક્તિનું બિન અર્થશાસ્ત્રીય વિશ્લેષણ છે આપણે અગાઉના મોડ્યુલમાંના એકમાં ફોકોલ્ટનો પણ ઉલ્લેખ કર્યો છે અને તેના પેનોપ્ટીસિઝમ ના વિચારનો ઉલ્લેખ કર્યો છે અહીં હું તેમના બીજા લેક્ચર નો ઉલ્લેખ કરીશ જે તેમણે 1976 માં કોલેજ ડી ફ્રાન્સમાં આપ્યા હતા આ લેક્ચરમાં તેમણે પ્રશ્ન કર્યો હતો કે કેવી રીતે શક્તિનો ઉપયોગ થાય છે ફોકોલ્ટની દલીલની વિગતોમાં ગયા વગર હું ફક્ત એક ખાસ વ્યવહાર તરફ ધ્યાન દોરું છું જેમાં તેમણે ધ્યાન આપ્યુ હતું જેમાં તેમણે સૂચવ્યું હતું કે શિસ્ત અને તાલીમ નવા હાવભાવ ક્રિયાઓ ટેવો અને કુશળતા અને આખરે નવા પ્રકારના લોકો ઉત્પન્ન કરવા માટે શક્તિનું પુનર્ગઠન કરી શકે છે માનવ મગજને નિયંત્રિત કરવા માટે બોડી લેંગ્વેજને નિયંત્રિત કરવાના સંગઠન પર આ લેક્ચરમાં ફોકોલ્ટ દ્વારા ટિપ્પણી કરવામાં આવી છે અને તાજેતરના વૈજ્ઞાનિક સંશોધનો દ્વારા આ વિચારને કેવી રીતે મજબૂત બનાવવામાં આવે છે તે આપણે જોઈ ચૂક્યા છીએ 2349 આપણી બોડી લેંગ્વેજને નિયંત્રિત કરવા માટે કેટલાક પગલાં છે જે આપણે સભાનપણે લેવા જોઈએ અલબત્ત પહેલું પગલું એ છે કે જ્યા સુધી આપણી બોડી લેંગ્વેજની વાત છે જે નકારાત્મક લક્ષણો આપણે ધરાવતા હોઇએ તેનાથી આપણે પરિચિત હોઈએ આપણે આપણી પોતાની રીતભાત મુદ્રાઓ હાવભાવ હલનચલન ચહેરાના હાવભાવ સ્વરસંગતિ વગેરેની સમીક્ષા કરવી જોઈએ અને સભાનપણે તે વિસ્તારોને ઓળખવા જોઈએ કે જેના માટે ચોક્કસ ફેરફાર જરૂરી છે આપણે વીડિયો તૈયાર કરવામાં મદદ લઈ શકીએ છીએ આપણે ચોક્ક્સ વીડિયો તૈયાર કરીને અમુક તસવીરો લઈને પણ મદદ લઈ શકીએ છીએ તે જ સમયે આપણે તે લોકોની બોડી લેંગ્વેજનો અભ્યાસ કરી શકીએ છીએ જે આપણા મતે વધુ સારી રીતે વાતચીત કરે છે આપણે એવા લોકોની હરકતોનું અનુકરણ કરવાનું શીખી શકીએ છીએ જેઓ વધુ સકારાત્મક બોડી લેંગ્વેજ ધરાવે છે હું આ સંદર્ભમાં NLP અથવા ન્યુરો લેંગવેજ પ્રોગ્રામિંગ નો પણ ઉલ્લેખ કરીશ જે નવા અથવા વધુ સકારાત્મક પાસાઓ શીખવા માટે અસરકારક સાધન છે જ્યાં સુધી બોડી લેંગ્વેજની વાત છે NLPનો વિચાર 1970 ના દાયકામાં રિચાર્ડ બેન્ડલર અને જ્હોન ગ્રાઇન્ડર દ્વારા શરૂ કરવામાં આવ્યો હતો તેઓ શ્રેષ્ઠતા મેળવવા માટે વર્તણૂકની પેટર્ન બનાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા NLPએ મગજ અને ભાષા વચ્ચેના સંબંધની તપાસ કરે છે મગજ જે ન્યુરો છે ભાષા જે ભાષાશાસ્ત્ર જે આ વાતચીત આપણા પ્રોગ્રામિંગ અથવા વર્તનને કેવી રીતે અસર કરે છે તે રજૂ કરે છે NLP આપણને રોલ મોડેલ જોવાને બદલે મોડેલ જોવા પ્રોત્સાહિત કરે છે ઉદાહરણ તરીકે જો આપણે એક સુથારને જોઈએ જે તેના વ્યવસાયમાં ઉત્તમ છે અને આપણે તેને તેના સાધનો સાથે કામ કરતા જોતા હોઈએ તો જો તમને લાગે કે અમુક વસ્તુઓ છે જે તે સભાન રીતે કરી શકે છે અને આ યુક્તિઓ વિશે આપણને શીખવી શકે છે તે જ સમયે જ્યારે તે તેના કામ પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યો છે ત્યારે તે બેભાન રીતે ચોક્કસ પગલાં પણ લેશે જે તેને એક ઉત્તમ સુથાર બનાવશે આપણે આ બેભાન વર્તણૂક પેટર્ન પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ અને તેનું અનુકરણ કરવાનો પ્રયાસ કરવો જોઈએ અને તે NLPનું આ પાસું છે જે આપણને તેવા લોકોને જોઇને જેમનુ આપણે આપણા વર્તનમાં અનુકરણ કરવા માંગીએ છીએ તે આપણને વધુ સકારાત્મક લક્ષણો તેમજ બોડી લેંગ્વેજ શીખવામાં મદદ કરે છે 2632 કેટલાક અન્ય પગલાઓમાં મિરરિંગ નો સમાવેશ થાય છે ઉદાહરણ તરીકે અન્ય લોકોના પોસ્ટર નો અભ્યાસ કરવો અન્ય લોકોની સૂક્ષ્મ અભિવ્યક્તિઓ જોવી અને પછી ચોક્કસપણે તેમની નકલ કરવી પરંતુ તે ખૂબ જ સભાન રીતે કરવું પડશે અન્યથા અન્ય વ્યક્તિ અપમાન અનુભવી શકે છે તે જ સમયે આપણે મેળવેલા ફેરફારોની આ પ્રક્રિયા હેઠળ દબાઇ નથી જવાનું આપણે આપણી બોડી લેંગ્વેજમાં નાના પાસાઓ બદલીને શરૂ કરી શકીએ છીએ અને તેને સભાન અને નિયંત્રિત રીતે કરી શકીએ છીએ ઉદાહરણ તરીકે આપણે કાર્યસ્થળ પર બેસીએ ત્યારે આપણે આપણા પગની સ્થિતિમાં ચોક્કસ ફેરફાર જોઈ શકીએ છીએ આપણે આપણી બોડી લેંગ્વેજ સાથે જોડાયેલા નાના પાસાઓ બદલીને શરૂઆત કરી શકીએ છીએ ઉદાહરણ તરીકે આપણે આપણા કાર્યસ્થળે બેસીએ ત્યારે પગની સ્થિતિ સારી રીતે બદલવા માંગીએ છીએ અથવા આપણે કોઈ ખાસ હાથના હાવભાવનો ઉપયોગ નથી કરવા માંગતા અથવા આપણે વધુ સ્મિત અથવા આપણી વાતચીતમાં વધુ સારી રીતે આંખનો સંપર્ક જાળવી રાખવાનુ યાદ રાખવાનું પસંદ કરી શકીએ છીએ આ પાસાઓ એકલા કરી શકાય છે અને સરળતાથી અભ્યાસ કરી શકાય છે અને ધીમે ધીમે આપણને લાગે છે કે અભ્યાસ આપણને વધુ સારી બોડી લેંગ્વેજ માટે સક્ષમ બનાવે છે તે જ સમયે આપણે એવી પરિસ્થિતિઓની કલ્પના પણ કરી શકીએ છીએ કે જેમાં આપણને ચોક્કસ કાઇનેસિક્સ પાસાનો અભ્યાસ કરવાની અપેક્ષા હોય જાહેરમાં રિલેક્સેશન આપણને આપણી વાતચીત દરમિયાન આપણી બોડી લેંગ્વેજ પર વધુ સારી રીતે નિયંત્રણ રાખવા માટે સક્ષમ બનાવશે મૂળભૂત રીતે સકારાત્મક રીતે ચોક્કસપણે આપણે મૌખિક વિરામ આપણા જવાબોને વિરામથી અને અર્થહીન શબ્દનો વારંવાર ઉપયોગ કરીને અમ અહ જેવી અભિવ્યક્તિઓથી ભરવાનુ ટાળવાની આદત પણ વિકસાવવી જોઈએ તેથી આ પુનરાવર્તિત આપણી વર્તણૂકમાં એમ લેવાય છે કે આપણે તૈયાર નથી અને આપણને કોઈ ચોક્કસ સંદેશ આપવામાં આત્મવિશ્વાસ ધરાવતા નથી હેરાન કરનારા વિક્ષેપો ઉદાહરણ તરીકે આપણા ગળાને વારંવાર સાફ કરવું અથવા ઊંડો નિસાસો નાખવો પણ આપણા કોમ્યુનિકેશનમાં ટાળવો જોઈએ આ સૂચનાઓ આપણને આપણી બોડી લેંગ્વેજ સાથે સંબંધિત નકારાત્મક પાસાઓને દૂર કરવામાં મદદ કરી શકે છે 2849 આ પાસાને આ રસપ્રદ વીડિયોની મદદથી વધુ સમજી શકાય છે તે એના પર છે કે રાજકીય નેતાઓ કેવી રીતે હાવભાવ કરે છે જ્યારે તે અમુક પ્રસંગોમાં પ્રતિક્રિયા આપે છે આ વીડિયોમાં રશિયન નેતા પુતિનની બોડી લેંગ્વેજનું વિશ્લેષણ કરવામાં આવ્યું છે અને તે ખૂબ જ રસપ્રદ વિશ્લેષણ છે વ્લાદિમીર પુતિનનું આગળનું પગલું શું છે તે જાણવાનો પ્રયાસ કરી રહેલા વિશ્લેષકની વાત છે તો શ્રેષ્ઠ સંકેતો તેની બોડી લેંગ્વેજમાં હોઈ શકે છે 2913 જ્યાં સુધી USA દ્વારા જાણ કરવામાં આવી છે આજે પેન્ટાગોન સંશોધકોનું જૂથ પુતિન સહિત વિદેશી નેતાઓના હલનચલન અને હાવભાવનો અભ્યાસ કરવાનું કામ કરે છે નિષ્ણાંતનું કહેવું છે કે વ્યક્તિના બિન મૌખિક સંકેતોનો અભ્યાસ ઘટનાઓની પ્રતિક્રિયામાં તેઓ કેવી રીતે નિર્ણયો લે છે તેની સમજ આપી શકે છે કેટલાક દલીલો કરે છે કે પુતિનની બોડી લેંગ્વેજનો અભ્યાસ યુક્રેનમાં તેની ઇરાદાઓને સમાપ્ત કરવામાં મદદ કરી શકે છે શુક્રવારે પેન્ટાગોને આવા સંશોધનને સ્વીકાર્યું જે કહે છે કે તેનાથી યુક્રેન પર મંત્રીના નિર્ણયની જરૂરિયાતથી ફરક પડ્યો નથી તેથી પુતિનની તાજેતરની પત્રકાર પરિષદમાં કડીઓ શોધવા માટે અન્ય બોડી લેંગ્વેજ નિષ્ણાંતોને રાખ્યા નથી તે વિનિમય કરે છે અને CNN સાથે તેના વિનિમય ખૂબ આક્રમક છે તે વિનિમય જેવું છે તે ખૂબ જ આક્રમક છે તે ખૂબ આક્રમક છે તે તેના બિન મૌખિક શબ્દોથી આપણને ધમકાવવાનો પ્રયાસ કરી રહ્યા છે 2952 એક પ્રોફેસર તેની ટેક યુનિવર્સિટી પર હુમલો કરે છે જે બિન મૌખિક કોમ્યુનિકેશનનું સંશોધન કરે છે તેણે સમજાવ્યું અને આપણે જોયું કે પુતિને શાંતિથી વાત કરી તેમ છતાં તેઓ જે કહેતા હતા તે ખૂબ જ લડાયક હતુ 3001 તેની વર્તણૂક ભ્રામક છે ચોક્કસાઇથી કારણ કે તે બહારથી લડાયક દેખાતા નથી 3006 કદાચ કારણ કે તેની પાસે થોડી તાલીમ છે NLP એ બોડી લેંગ્વેજ નિષ્ણાત છે જેણે પુતિન સાથે કામ કર્યુ છે તેણે ઘણીવાર ખુલ્લુ પડવાનુ કીધુ હતુ ભૂતપૂર્વ KGB અધિકારીને તેણે શીખવેલી પ્રથમ વસ્તુઓમાંથી એક એ કે જે આક્રમક હાવભાવના પ્રકારનો ઉપયોગ કરીને છોડી દેતા હતા જે તમે ભૂતપૂર્વ સોવિયત રાજકારણીઓમાં જોશો 3021 તેમણે ઉમેર્યું કે ત્યાં એક ચોક્કસ પ્રકારની બોડી લેંગ્વેજ છે જેનો ઉપયોગ મોટે ભાગે રશિયન પુરુષો દ્વારા થાય છે અને અન્ય કોઈ રાષ્ટ્રો દ્વારા નહીં જે સોવિયત ફેસ મિસ છે 3037 એક ખૂબ જ અગત્યનું પાસું જે તે સાથે સંબંધિત છે કે અનિવાર્યપણે આપણે અન્ય લોકોની બોડી લેંગ્વેજનુ જે રીતે અર્થઘટન કરીએ છીએ તે હંમેશા ક્લસ્ટર માં અર્થઘટન કરે છે ભલે તે સમાવિષ્ટ બોડી લેંગ્વેજ હોય કે બિન સમાવિષ્ટ પછી ભલે તે રૂબરૂ વાતચીત હોય અથવા સમાંતર હોય કે પછી તે એકરૂપ અથવા અસંગત હોય આપણે સમજવું પડશે કે એક અલગ હાવભાવ મુદ્રા આંખનું સ્મિત વગેરે એક શબ્દ જેવું છે જેના આપણી પાસે જુદા જુદા અર્થો છે જો બે કે તેથી વધુ કાઇનેસિક્સ સંકેતોનું સંયોજન હોય તો તે વાક્ય બની જાય છે તે જ સમયે જો આપણે જોઇએ કે સમયનું પરિમાણ અન્ય વ્યક્તિની બોડી લેંગ્વેજને જોવાની સાથે પણ સંકળાયેલું છે તો તે ફકરા જેવું બની જાય છે આ સમજ આપણને ઉતાવળા તારણો ટાળવા માટે મદદ કરે છે આપણે કોઈ વ્યક્તિની લાગણીઓના ઇરાદાઓ વિશે ફક્ત એક અલગ કાઇનેસિક્સ હિલચાલને જોઈને નિષ્કર્ષ કાઢવાની ઉતાવળ ન કરવી જોઈએ સંદર્ભ અને સાંસ્કૃતિક માળખા વિશે જાગૃતિ પણ એટલી જ મહત્વની છે જોકે NVCs નો અલગથી એન્કોડિંગ અને ડીકોડિંગ પ્રક્રિયાઓના સંદર્ભમાં વ્યક્તિગત રીતે અભ્યાસ કરી શકાય છે ઉદાહરણ તરીકે આપણે આંખનો સંપર્ક અથવા ચોક્કસ હાવભાવ જોઈ શકીએ છીએ અને તેને સમજવાનો પ્રયાસ કરી શકીએ છીએ બિન મૌખિક કોમ્યુનિકેશનની ગતિશીલ પ્રકૃતિ ફક્ત વાતચીત દરમિયાન શ્રેષ્ઠ રીતે અભ્યાસ કરવામાં આવે છે અને તેથી જ્યારે પણ આપણે બોડી લેંગ્વેજ જોઈએ અને અન્યમાં તેનો અર્થઘટન કરવાનો પ્રયાસ કરીએ ત્યારે શબ્દો વાક્યો અને ફકરાની દ્રષ્ટિએ ભાષાકીય અર્થ સાથે આ સમાંતર ધ્યાનમાં રાખવું જોઈએ આ અભ્યાસક્રમ દરમિયાન મેં બોડી લેંગ્વેજ અને બોડી લેંગ્વેજની સૂક્ષ્મતાની વિગતો દર્શાવવાનો પ્રયાસ કર્યો છે જે આપણા દૈનિક વ્યાવસાયિક જીવનની સર્વવ્યાપી ઘટના છે તેથી આ સર્ટિફિકેશન અભ્યાસક્રમ દરમિયાન મેં બોડી લેંગ્વેજની સૂક્ષ્મતાની વિગતો દર્શાવવાનો પ્રયાસ કર્યો છે જે ખરેખર આપણા દૈનિક વ્યાવસાયિક જીવનમાં સર્વવ્યાપી ઘટના બની ગઈ છે અઠવાડિયાઓથી જુદા જુદા મોડ્યુલમાં મેં જુદા જુદા સંદેશાઓ જોવાનો પ્રયત્ન કર્યો છે જે આપણી બોડી લેંગ્વેજ દ્વારા કેવી રીતે મોકલવામાં આવે છે તેઓ અન્ય લોકો સાથે બિન મૌખિક રીતે કેવી રીતે વહેંચાય છે અને કયા સંજોગોમાં તેમની અસર મહત્વ ધરાવે છે મેં જગ્યા સ્પર્શ સમય ગંધ દેખાવમાં ચહેરાના હાવભાવની આપણી સમજ દ્વારા મે બોડી લેંગ્વેજના મહત્વને સમજાવવાનો અને મૂલ્યાંકન કરવાનો પ્રયાસ કર્યો છે અને શોધખોળના ઉભરતા ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે જેમ કે ગસ્ટોરિક્સ મૌન અને ડિજિટલ બોડી લેંગ્વેજ આ ચર્ચાઓને એ સંદર્ભમાં સમજવી પડશે જે આ કોર્સ ની શરૂઆતમાં જ સ્પષ્ટ કરવામાં આવી છે બોડી લેંગ્વેજ આપણા કોમ્યુનિકેશનનું ખૂબ જ મહત્વપૂર્ણ પાસું છે જ્યાં સુધી આપણે બોડી લેંગ્વેજને રૂપરેખાંકનમાં ન લઈએ ત્યાં સુધી કોમ્યુનિકેશન ક્યારેય પૂર્ણ થતુ નથી તે જ સમયે તેની કેટલીક મર્યાદાઓ છે અને આ ચર્ચાઓ તે સંદર્ભમાં સમજવી જોઈએ જે ખૂબ જ શરૂઆતમાં સ્પષ્ટ કરવામાં આવી છે હું આશા રાખું છું કે તે તમારા માટે અર્થપૂર્ણ કોર્સ રહ્યો હશે મને તે શીખવવામાં આનંદ થયો તમારો આભાર